નમસ્તે આજે હું ફિલેટ વેલ્ડ્સની ડિઝાઇન વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું છેલ્લા વ્યાખ્યાનમાં મેં ફિલેટ વેલ્ડ્સ એટલે કે ફિલેટ વેલ્ડ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પરિમાણો વિશેની વિગતોની ચર્ચા કરી હતી જેમ કે વેલ્ડની અસરકારક લંબાઈ કેટલી છે વેલ્ડની કુલ લંબાઈ કેટલી છે વેલ્ડનું કદ શું છે વેલ્ડની અસરકારક જાડાઈ કેટલી છે આ રીતે આપણે ચર્ચા કરી છે અને પ્લેટની જાડાઈના આધારે વેલ્ડની મહત્તમ સ્વીકાર્ય થ્રોટ ની જાડાઈ અને વેલ્ડનું ન્યૂનતમ કદ કેવી રીતે શોધી શકાય છે એ પણ આપણે ચર્ચા કરી છે અને અંતે આપણે ફિલેટ વેલ્ડની ડિઝાઇનની મજબૂતાઈ વિશે ચર્ચા કરી છે હું અહીં માત્ર એક જ સૂત્ર આપું છું એટલે કે છેલ્લા વર્ગમાં મેં જે કંઈપણ વાપર્યું છે તે Pdw fu Lw te વર્ગમૂળ 3 γ mw બરાબર છે જ્યાં te અસરકારક થ્રોટની જાડાઈ છે જે કેસ તરીકે શોધી શકાય છે અને સામાન્ય રીતે આપણે કાટકોણનો ઉપયોગ કરો અને તેના માટે તે 0 707S છે અને તેના આધારે આપણે એક વર્કઆઉટ ઉદાહરણમાંથી પસાર થઈશું જ્યાં આપણે જોઈશું કે ભારના ચોક્કસ મૂલ્ય માટે વેલ્ડ લંબાઈની ગણતરી કેવી રીતે કરવી જો થોડો લોડ આપવામાં આવે તો વેલ્ડની લંબાઈ કેવી રીતે શોધી શકાય અને વેલ્ડની લંબાઈને અલગ અલગ સાઈટમાં કેવી રીતે વિતરિત કરવી તે આ વર્કઆઉટ ઉદાહરણ દ્વારા જોઈશું આ એ ઉદાહરણ છે જે આપણે આજે ધ્યાનમાં લીધું છે કે છત ટ્રસ ના ટાઇ મેમ્બર માં Fe410 ગ્રેડના ISA 100758 એંગલ સેક્શનનો સમાવેશ થાય છે તેને 10 મીમી જાડાઈની ગસેટ પ્લેટ માં વેલ્ડ કરવામાં આવે છે એટલે કે આ ગસેટ પ્લેટની જાડાઈ 10 મીમી છે લોડ T ટ્રાન્સમિટ કરવા માટે વેલ્ડ કનેક્શન ડિઝાઇન કરો ધારો કે કનેક્શન વર્કશોપમાં બને છે ખરું તો અહીં જાડાઈ આપવામાં આવી છે એટલે ગસેટ પ્લેટની જાડાઈ 10 મીમી અને એન્ગલ ની જાડાઈ 8 મીમી આપવામાં આવી છે તો આ બેમાંથી આપણે વેલ્ડનું માપ જાણી શકીએ છીએબરાબર તો આ એક વસ્તુ છે બીજી બાબત એ છે કે આ એક એન્ગલ વિભાગ છે તેથી તેનું cg અંતર મધ્યમાં કે કેન્દ્રમાં હશે નહીં તો એનો અર્થ એ નથી કે લંબાઈને ઉપરની બાજુ અને નીચેની બાજુએ સરખી રીતે વહેંચવામાં આવશે નહીં કારણ કે જે પણ બળ તેની cg સાથે કામ કરે છે તે વેલ્ડની મજબૂતાઈ એવી રીતે બનાવવી જોઈએ કે સમાન મજબૂતાઈ cg માંથી પસાર થાય તેનો અર્થ એ છે કે વેલ્ડનું વિતરણ એવી રીતે કરવું જોઈએ કે વેલ્ડ મજબૂતાઈ સમકક્ષ વેલ્ડ ની મજબૂતાઈ આ cg માંથી પસાર થઈ રહી છે તો ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ કે જો આપણે આ કરવા માંગતા હોઈએ તો પહેલા આપણે શું શોધવાનું છે આપણે સૌપ્રથમ ન્યુનત્તમ વેલ્ડ સાઈઝ ન્યુનત્તમ વેલ્ડ સાઈઝ શોધવાનું છે જેથી લઘુત્તમ વેલ્ડનું કદ ખરેખર 3 મીમી હશે આ IS 800 ના કોષ્ટક 21 માંથી જાણવા મળે છે કોષ્ટક 21 માં વેલ્ડનું લઘુત્તમ કદ છેલ્લા વ્યાખ્યાનમાં પણ આપવામાં આવ્યું છે મેં તે ટેબલ બતાવ્યું છે અને આ કિસ્સામાં લઘુત્તમ કદ 3 મીમી અને મહત્તમ કદ મહત્તમ વેલ્ડનું કદ 34 હશે કારણ કે તે એન્ગલ છે તેથી એન્ગલની જાડાઈ દ્વારા મહત્તમ 34 તેથી આ 6 મીમી આવે છે તેથી વેલ્ડનું કદ 3 મીમી થી 6 મીમી સુધી બદલાશે તેથી આપણે ધારી શકીએ ચાલો ધારીએ 5 મીમી બરાબર 5 મીમી માપ બરાબર તો થ્રોટની જાડાઈ શું હશે તેથી થ્રોટની જાડાઈ કેટલી હશે કારણ કે અહીં તે 90 ડિગ્રી ફ્યુઝન નો એન્ગલ છે આપણે ધારીએ છીએ કે થ્રોટની જાડાઈ 0 7 S S એટલે 5 તેથી 3 5 તેથી હશે અને આપણી પાસે બાહ્ય લોડ નથી તેથી બાહ્ય લોડ આપવામાં આવ્યો નથી તેથી આપણને ખબર નથી કે જોડાણની ડિઝાઇન મજબૂતાઈ શું હોવી જોઈએ ગણતરી કરવી પડશે તેથી શું કરશે તેની સંપૂર્ણ મજબૂતાઈ વિકસાવવા માટે સંયુક્ત ડિઝાઇન કરવાનો પ્રયાસ કરશે સંયુક્તની સંપૂર્ણ શક્તિ તેથી સંપૂર્ણ તાકાતની ગણતરી કરવા માટે આપણે એ શોધવું પડશે કે સાંધાની મજબૂતાઈ એટલે પ્લેટની કે કોણની તાણ ક્ષમતા શું છે જેથી તેને સંપૂર્ણ મજબૂતાઈ તરીકે વિકસાવી શકાય અને જો આપણે તે સંપૂર્ણ તાકાતને વેલ્ડની મજબૂતાઈ સાથે સરખાવીએ તો આપણે વેલ્ડની લંબાઈ શોધી શકીએ છીએ તેથી ISA 100 75 8 માટે આપણે સંપૂર્ણ મજબૂતાઈ T fy Ag γ m0 તરીકે શોધી શકીએ છીએ હવે આપણે Ag fy ને જાણવું પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણે Fe410 ગ્રેડના સ્ટીલનો ઉપયોગ કરીએ તો ઉપજ તણાવ Ag 250 હોવું જોઈએ Ag એ કોણનું કુલ ક્ષેત્રફળ છે તેથી આ કોણ માટે Ag એ હેન્ડ બુક માંથી મળે છે જે 1336 મિલીમીટર ²છે આ આપણે SP 6 પરથી શોધી શકીએ છીએબરાબર SP 6 જો આપણે ખોલીએ તો આપણે જોશું કે કોણનું કુલ ક્ષેત્રફળ આ 1336 મિલીમીટર ² આપવામાં આવ્યું છે તેથી આપણે આ અને γ m0 ને આંશિક સલામતી પરિબળ 1 1 વડે ગુણાકાર કરી શકીએ છીએ અને આ ન્યુટનમાં છે તેથી જો તમે તેને કિલોન્યુટન બનાવશો તો તેનો અર્થ એ થશે કે આપણે અહીં શું જોઈ શકીએ છીએ કે આપણી પાસે અહીં T ની કિંમત નથી એટલે કે આપણે જાણતા નથી કે શું છે તેથી આ T આપણે 303 64 કિલોમીટર બનાવી શકીએ છીએબરાબર તેથી આ લોડ હેઠળ જો આપણે આ વેલ્ડને ડિઝાઇન કરી શકીએ તો આપણે આ સંપૂર્ણ ક્ષમતા માટે ડિઝાઇન કરી શકીએ હવે આપણે સંપૂર્ણ મજબૂતાઈ શોધવાની છે મને માફ કરશો 5 મીમી વેલ્ડની તાકાત 5 મીમી વેલ્ડની મજબૂતાઈ શોધવાની છે આ fu વર્ગમૂળ 3 γ mw te હશે તેથી જો આપણે આ બનાવીશું તો 662 8 ન્યૂટન પ્રતિ મિલીમીટર મળશે તેથી આપણે વેલ્ડની મજબૂતાઈ પ્રતિ મિલિમીટર રન 662 8 ન્યૂટન પ્રતિ મિલિમીટર શોધી શકીએ છીએ હવે આપણે જુદી જુદી સાઇટ પર બળ શોધી શકીએ છીએ કહો કે કોણ ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે તેથી પ્રથમ આપણે જોઈશું કે આ વેલ્ડ દ્વારા કેટલી મજબૂતાઈ લેવામાં આવશે 100 મીમી વેલ્ડ એટલે વેલ્ડની 100 મીમી લંબાઈ કારણ કે આ 100 છે બરાબર આ 100 છે તો જો આ 100 છે તો આ ભાગ દ્વારા વહન કરવાની શક્તિ કેટલી હશે જો આપણે શોધી કાઢીએ તો ફરી આપણે શું કરી શકીએ આપણે આ વિશે થોડો સમય કાઢી શકીએ છીએ અને આપણે શોધી શકીએ છીએ કે આમાં વેલ્ડ તબક્કો પર બળની આવશ્યક માત્રા કેટલી હોવી જોઈએ તેથી જો આપણે તે કરવાનું હોય તો આપણે શોધી શકીએ કે શું આ વેલ્ડનું વિતરણ છે કહો કે આ Lw1 છે અને આ બીજું છે અને આ વેલ્ડની 100 મીમી લંબાઈ છે તેથી જો આ વેલ્ડની લંબાઈ 100 મીમી છે તો આ મજબૂતાઈ આ છે કહો કે આ Lw1 અને P1 છે અને Lw2 અને P2 અને Lw3 કહો વેલ્ડની લંબાઈ અને મજબૂતાઈ ધારો કે P3 છે તેથી P2 હું 662 8 થી 100 મીમી નું અંતર શોધી શકું છું બરાબર તેથી આપણે 66 28 કિલોન્યુટન શોધી શકીએ છીએ તેથી P2 66 28 કિલોન્યુટન હશે હવે જો આપણે આ રેખા વિશે મોમેન્ટ લઈએ તો આપણે P1ને T Y d ઓછા P2 2 તરીકે શોધી શકીએ છીએ ખરું T તેના cg પર અનુભવાઈ છે આ T છે આ T છે અને આ અંતર cg અંતર છે ખરું અને હવે આ મૂળભૂત રીતે Y છે બરાબર અને જો તમે ધ્યાનમાં લો કે આ d છે તો આમાંથી આપણે P1 ને 303 તરીકે શોધી શકીએ છીએ 64 Y એ છે કે આપણે SP 6 માંથી શોધી શકીએ છીએ કે જે 31 31 મીમી થઈ રહ્યું છે ખરું તેથી 31 100 ઓછા P2 2 P2 66 28 2 બની રહ્યું છે તેથી જો આપણે આની ગણતરી કરીએ તો આપણે 61 કિલોન્યુટન તરીકે મૂલ્ય શોધી શકીએ છીએ તેથી કોણ P3 ની નીચલી સાઇટ પર પ્રતિકાર કરવા માટેનું બળ એ કુલ બળ ઓછા P1 ઓછા P2 હશે તેથી P3 આપણે શોધી શકીએ છીએ કે 303 64 ઓછા 61 ઓછા 66 28 બરાબર 176 36 કિલો ન્યૂટન બરાબર છે તો P1 પર બળ એટલે P1 P2 P3 એ P1 P2 P3 શોધી શકાય છે આ એવી રીતે જોવા મળે છે કે આ ત્રણ બળનું પરિણામ કોઈપણ વધારાની મોમેન્ટ ઉત્પન્ન કર્યા વિના T બાહ્ય બળની બરાબર હશે હવે P1 અને P3 ના આધારે આપણે Lw1 અને Lw3 શોધી શકીએ છીએ તેથી Lw1 હું P1 ને સ્વીકાર્ય તાણ દ્વારા શોધી શકું છું વેલ્ડની સ્વીકાર્ય મજબૂતાઈ બરાબર સિગ્મા કહો એટલે કે P1 61 10³ 662 8 છે જેની આપણે અગાઉ ગણતરી કરી છે તેથી આ 92 મીમી આવી રહ્યું છે એ જ રીતે નીચલી બાજુ Lw2 3 પર જરૂરી લંબાઈ 176 36 10 ની 3 ઘાત 662 8 હશે આ 266 મીમી થશે આ રીતે આપણે ગણતરી કરી શકીએ તેથી હવે વેલ્ડની કુલ લંબાઈની ગણતરી કરી શકાય છે Lw વેલ્ડની કુલ લંબાઈ કે જે 266 હશે એટલે માફ કરશો Lw1 Lw2 Lw3 તેથી Lw1 આપણને Lw1 આપણને 92 Lw2 100 હતો અને Lw3 266 હતો તેથી આ 458 મીમી બની રહ્યું છે ખરું તેથી Lw કુલ અસરકારક લંબાઈ 458 મીમી બની રહી છે હવે કુલ લંબાઈ Lw હશે અસરકારક લંબાઈ 2S હશે કારણ કે આપણે જે લંબાઈની જરૂર હોય તે કહ્યું તેમ આપણે જોડાણને કાર્યક્ષમ બનાવવા માટે કુલ લંબાઈ મેળવવા માટે અહીં S ની વધારાની લંબાઈ અને S ની વધારાની લંબાઈ કરવી પડશે તો આ 458 2 S છે S ની ગણતરી કેટલી કરવામાં હતી કે S 5 મીમી છે તેથી તે 468 મીમી હશે તેથી આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ તેથી આખરે આ બધું વાસ્તવમાં શોધવાનું નથી આપણે ડ્રોઇંગના સંદર્ભમાં વિતરણ શોધવાનું છે તેથી આપણે એક આકૃતિ બનાવવી પડશે તેથી જો આપણે એંગલ સેક્શન જોઈએ તો જો તે ગસેટ પ્લેટ સાથે જોડાયેલ હોય તો વિતરણ આ Lw1 છે આ Lw2 છે જે 100 છે અને આ Lw3 છે તેથી આપણે અહીં Lw1 ની કિંમત આપવી પડશે કે 92 આ 100 છે અને આ 266 મીમી બરાબર છે આ Lw2 છે અને આ Lw3 છે બરાબર અને તેનું cg આ દિશામાં છે અહીં T ફોર્સ બરાબર કામ કરી રહ્યું છે અને જો આપણે આ જોઈએ તો આ ગસેટ પ્લેટ છે જે એન્ગલ સાથે જોડાયેલ છે બરાબર તેથી જ્યાં સુધી તમે આ રેખાકૃતિ પૂર્ણ નહીં કરો ત્યાં સુધી તે પૂર્ણ થશે નહીં કારણ કે આપણે ગમે તે હોય ડિઝાઇનર તરીકે આપણે જે પણ ગણતરી કરીએ છીએ તે આપણે ડ્રોઇંગના સંદર્ભમાં રજૂ કરવાનું હોય છે કારણ કે જ્યારે સાઇટ પર ઇજનેર જોશે ત્યારે સાઇટ એન્જિનિયર જોશે કે તે વિગતવાર ગણતરીઓ બીજું કંઈપણ જોશે નહીં બીજું તે ડ્રોઇંગ જોશે તેથી તમે જે કંઈ મેળવી રહ્યા છો તે તમારે ડ્રોઈંગની દ્રષ્ટિએ રજૂ કરવું પડશે જેથી કરીને ઈજનેર સાઈટ પર સમજી શકે અને અહીં એક વાત આપણે યાદ રાખવાની છે કે આપણે અસરકારક લંબાઈ પ્રદાન કરીએ છીએ ધારો કે આપણે જે પણ લંબાઈ પ્રદાન કરીએ છીએ તે અસરકારક લંબાઈ છે અને ઈજનેરએ આમાં ઉમેરવું પડશે તેનો અર્થ એ છે કે વેલ્ડનું કદ તેણે ઉમેરવું પડશે અને પછી તેને બરાબર બનાવવું પડશે તો આ એક ઉદાહરણ છે વેલ્ડ કનેક્શન જોવા માટે હું જેમાંથી પસાર થઈ રહ્યો છું તે અન્ય ઉદાહરણ આ બીજું ઉદાહરણ છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વેબ પ્લેટને ફ્લેંજ પ્લેટ અને ફ્લેંજ પ્લેટને બિલ્ટ અપ ગર્ડરની કવર પ્લેટ સાથે જોડવા માટે યોગ્ય ફીલેટ વેલ્ડ ડિઝાઇન કરો હું નીચેના ડેટા માટે આકૃતિ બતાવીશ શોપ વેલ્ડીંગ ધારો વેબ પ્લેટ 1200 12 છે અને ફ્લેંજ પ્લેટ 450 20 છે ફ્લેંજ કવર પ્લેટ 350 16 છે અને મહત્તમ ફેક્ટરેડ શીયર 1600 કિલોન્યુટન છે તેથી આપણે જે જાણવાની જરૂર છે તે જાણવાની જરૂર છે કે ફિલેટ વેલ્ડનું કદ શું હશે જેથી કરીને તેને આ ફ્લેંજ અને કવર પ્લેટ સાથે વેબ સાથે જોડી શકાય જેથી 1600 કિલોન્યુટનના મહત્તમ શીયર ફોર્સને મજબૂત બનાવી શકાય તેથી જો આપણે ડાયાગ્રામ જોશું તો તે આના જેવું દેખાશે તેથી વેબ 1200 12 છે તેથી અડધું અંતર લેવામાં આવ્યું છે હેટ 1200 2 એટલે કે 600 છે જો આપણે આને સેન્ટ્રોઇડલ અક્ષ ગણીએ તો ફ્લેંજ પ્લેટની જાડાઈ 20 મીમી ગણવામાં આવે છે અને આ 450 મીમી પહોળાઈ છે અને બીજી કવર પ્લેટ 350 મીમી 16 મીમી ની આ પ્લેટ ઉમેરવામાં આવે છે તેથી આપણે પ્લેટને વેબ સાથે જોડવા માટે આ વિસ્તારને વેલ્ડ કરવો પડશે અને તે જ રીતે ફ્લેંજ પ્લેટ સાથે કવર પ્લેટને જોડવા માટે આ વિસ્તારને વેલ્ડ કરવો પડશે તો આ રીતે આપણે કરવાનું છે હવે આપણે તેનો ઉકેલ કેવી રીતે શોધી શકીએ ચાલો જોઈએ તેથી આ કિસ્સામાં વેલ્ડમાં સ્વીકાર્ય શીયર સ્ટ્રેસ વેલ્ડમાં સ્વીકાર્ય શીયર સ્ટ્રેસ શોધવાની ઝડપી રીત તે હશે કે આપણે fu વર્ગમૂળ 3 γ mw કેટલું જાણીએ છીએ તેથી આ કેસ માટે કહો કે Fe410 નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શોપ વેલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચાલો ધારીએ કે શોપ વેલ્ડ અને Fe410 ગ્રેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ કેસ માટે fu 410 MPa હશે અને γ mw 1 25 હશે તેથી જો આપણે આને ધ્યાનમાં લઈએ તો આપણે જાણી શકીએ છીએ કે વેલ્ડમાં સ્વીકાર્ય શીયર સ્ટ્રેસ 410 વર્ગમૂળ 3 γ mw એટલે કે 189 37 મિલીમીટર ન્યૂટન પ્રતિ મિલિમીટર ²છે બરાબર હવે પહેલા જોશે પહેલા આ કનેક્શન વેબ અને ફ્લેંજ સાથેનું કનેક્શન જોશે સૌપ્રથમ આપણે કનેક્ટ કરીશું આ જોઈશું કે લંબાઈ અને અન્ય વિગતો શું હશે તેથી પહેલા વેલ્ડનું તે કદ શું હશે તે જોશે આપણે ન્યૂનતમ અને મહત્તમ માપદંડોમાંથી વેલ્ડનું કદ શોધવાનું છે તેથી વેલ્ડનું કદ ન્યૂનતમ હશે આ કેસ માટે કોષ્ટક 21 માંથી ન્યૂનતમ 5 મીમી હશે કોષ્ટક 21જો આપણે જોઈએ તો જોશું કે પ્લેટની આ જાડાઈ માટે વેલ્ડની લઘુત્તમ જાડાઈ 5 મીમી અને વેલ્ડની મહત્તમ જાડાઈ જાડાઈ ઓછા ન્યૂનતમ જાડાઈ 1 5 10 5 આ કલમ 10 1 મુજબ તમે યોગ્ય શોધી શકશો તેથી આપણે 5 મીમી અને 10 5 મીમી ની વચ્ચે વેલ્ડનું કદ ધારી શકીએ તેનો અર્થ એ છે કે આપણે ધારી શકીએ છીએ કે વેલ્ડનું કદ 7 મીમી તરીકે વેલ્ડનું કદ 7 મીમી પછી વેલ્ડની અસરકારક થ્રોટની જાડાઈ આપણે શોધી શકીએ છીએ જે K S જે 0 7 S છે તેથી આ 0 49 મિલીમીટર છે બરાબર હવે વેલ્ડની કુલ જાડાઈ હશે એટલે te I નો સરવાળો હું 2 4 9 માં શા માટે 2 9 8 શા માટે 2 અહીં ગુણાકાર કરી શકું છું કારણ કે વેલ્ડ એક જગ્યાએ બે જગ્યાએ કરવામાં આવતું નથી અહીં વેલ્ડનો એક સેટ આપવામાં આવ્યો છે અહીં વેલ્ડનો બીજો સેટ આપવામાં આવ્યો છે તેથી કુલ લોડ આ બે બાજુ વહન કરવામાં આવશે તેથી વેલ્ડની જાડાઈ ઉમેરવામાં આવી છે હવે આપણે આ જંકશન પર શીયર સ્ટ્રેસ આ બિંદુએ શીયર સ્ટ્રેસ શોધવાનું છે અને તેને વેલ્ડ દ્વારા સહન કરવું પડશે તેથી શીયર સ્ટ્રેસ આપણે જાણીએ છીએ કે શીયર ફોર્સ V Ay બારમાં Izz te bq iv બરાબર તો આ આપણે શોધવાનું છે તો આપણે જાણવાની જરૂર છે કે વિગતો શું છે તો અહીં આપણે જાણીએ છીએ કે V આપવામાં આવે છે V એ 1600 કિલો ન્યૂટન હતું અત્યારે આપણે A Y બાર અને Izz શોધવાનું છે તો Ay બાર હું શોધી શકીશ જો આપણે જોઈએ કે 450 20 આ A છે આ છે y બારમાં ફ્લેંજ વિસ્તાર 600 20 2 આ 1 છે પછી 350 16 600 20 8 બરાબર હશે તો આપણે આને 900 68 10 થી તે 4 મિલીમીટર ક્યુબ શોધી શકીએ છીએ બરાબર ફરીથી હું Izz શોધી શકું છું તો Izz જો હું શોધીશ તો તે જોશે કે 2 350 16³ 12 Bd³ 12 Ar ²350 16 628 ² 450 20 610 ² વેબ ભાગની જડતાની મોમેન્ટ 12 1200 ક્યુબ 12 Bd³ 12 બરાબર તેથી આમાંથી હું 12 8 12 8 10 ની ઘાત 9 મિલીમીટર ²4 કિંમત શોધી શકું છું તો હવે આ Izz જનરલ રૂટ છે જો આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો હું શીયર સ્ટ્રેસ શોધી શકીશ તેથી જો હું આ મૂલ્ય મૂકું તો શીયર સ્ટ્રેસ V Ay બાર 1600 Ay બારની ગણતરી 900 68 10 ની 4 ઘાત Izz હતી 12 8 10 ની ઘાત 9 te ના સરવાળે 9 8 બરાબર છે તેથી આ દબાણમાં તણાવ છે આ ગણતરી કર્યા પછી આપણે 114 9 ન્યૂટન પ્રતિ મિલીમીટર ²શોધી શકીએ છીએ અને સ્વીકાર્ય તાણની ગણતરી 189 37 હતી અગાઉ આપણે fu વર્ગમૂળ 3 γ mw ની ગણતરી કરી છે જે વેલ્ડના સ્વીકાર્ય શીયર સ્ટ્રેસ છે તેથી તે 189 37 કરતાં ઓછું છે એટલે કે તે સુરક્ષિત છે તેટલા સ્ટ્રેસ શીયર ફોર્સ હેઠળ જોડાણ સુરક્ષિત છે હવે આપણે ફ્લેંજ પ્લેટનું ફ્લેંજ કવર સાથેનું બીજું કનેક્શન જોઈશું એટલે કે ફ્લેંજ પ્લેટનું આ એક કનેક્શન મને માફ કરજો ફ્લેંજ પ્લેટનું ફ્લેંજ કવર સાથેનું આ એક કનેક્શન છે તેથી આપણે આમાં જોડાવું પડશે એટલે 2 વેલ્ડ ફરીથી આપવામાં આવ્યા છે તેથી આપણે આ સલામત છે કે નહીં તે જોવાનું છે તેથી તે કવર પ્લેટ સાથે ફ્લેંજ પ્લેટનું જોડાણ હશે તેથી જો આપણે આ જોશું તો આ કિસ્સામાં te નો સરવાળો સમાન 9 8 મીમી હશે જો આપણે વેલ્ડના સમાન કદનો ઉપયોગ કરીશું અને Ay બાર અલગ હશે તો Ay બાર 350 16 વિસ્તાર હશે 600 20 8 y બાર તેથી આ 351 68 10 ની 4 ઘાત મિલીમીટર ઘન હશે હવે શીયર સ્ટ્રેસ હું શોધી શકું છું કે શીયર સ્ટ્રેસ શીયર સ્ટ્રેસ હશે V Ay બાર Izz te બરાબર છે જો હું મૂલ્યની ગણતરી કરું તો આ 351 68 10 ની 4 ઘાત Izz 12 8 10 ની 9 ઘાત 9 8 હશે અને આ ગણતરી કર્યા પછી આપણને 44 86 ન્યૂટન પ્રતિ મિલિમીટર ²મળે છે અને તે 189 37 ન્યૂટન પ્રતિ મિલિમીટર ²કરતાં ઓછું છે તેથી આ પણ સલામત છે તેથી વેલ્ડ સલામત છે તેનો અર્થ એ છે કે આપણે અહીં જોયું છે કે કનેક્શનનું શીયર ફોર્સ આપવામાં આવ્યું હતું અને આપણે જાડાઈમાંથી લઘુત્તમ કદ અને મહત્તમ કદના આધારે વેલ્ડનું ચોક્કસ કદ ધારણ કર્યું છે અને પછી આપણે વેબ પ્લેટ અને ફ્લેંજ પ્લેટ કનેક્શન અને ફ્લેંજ પ્લેટ અને કવર પ્લેટ કનેક્શન પર ડેવલપ શીયર સ્ટ્રેસ શું હશે તેની ગણતરી કરી છે તેથી આપણે જે ડેવલપ તણાવની ગણતરી કરી છે અને આપણે જાણીએ છીએ કે સ્વીકાર્ય તાણ એ fu વર્ગમૂળ 3 γ mw છે તેથી આપણે તે જોયું છે અને ડેવલપ તણાવ સ્વીકાર્ય તાણ કરતાં ઓછો છે તેથી જોડાણ બરાબર છે આ રીતે આપણે જોડાણ ચેક કરી શકીએ છીએ કે તે બરાબર છે કે નહીં તો આજના વ્યાખ્યાનમાં આપણે જોયું કે બે પ્રકારની સમસ્યા આપણી સામે આવી છે અને આપણે જોયું કે વેલ્ડની ડિઝાઈનની મજબૂતાઈની ગણતરી કેવી રીતે કરવી અથવા વેલ્ડ જોડાણની રચના કેવી રીતે કરવી અને પ્રથમ કિસ્સામાં આપણે જોયું કે એંગલ સેક્શન માટે વેલ્ડનું વિતરણ કેવી રીતે થાય છે કારણ કે એંગલ સેક્શનમાં cg અંતર કેન્દ્રમાં નથી તેથી આપણે વેલ્ડ કનેક્શન એવી રીતે બનાવવું પડશે કે વેલ્ડ કનેક્શનની મજબૂતાઈ જોડાણના cg સાથે મેળ ખાય તો આ આપણે કર્યું છે આ બધું આજના વ્યાખ્યાન માટે છે આભાર